બધા ને નમસ્કાર એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા ઓનલાઇન સર્ટિફિકેશન કોર્સ માં આપનું સ્વાગત છે આપણે મોડ્યુલ નંબર 7 ને કવર કરી લઈએ છીએ જે કમ્પ્યુટર ગ્રાફિક્સ વિશે છે કમ્પ્યુટર ગ્રાફિક્સમાં અમે મુખ્યત્વે કમ્પ્યુટર ગ્રાફિક્સની ઓવરવ્યુને કવર કરી લઈએ છીએ તેઓ કેવી રીતે ઉદ્ભવ્યા છે અને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાયેલા સોફ્ટવેર શું છે AutoCAD વિશે થોડુંક અને સોલિડ વર્ક્સ વિશે વિગતવાર આ તે મોડ્યુલો છે જેનો આપણે કમ્પ્યુટર ગ્રાફિક્સમાં કવર કરીશું ઓવરવ્યુની પ્રમાણે તેથી આપણે હવે શીખ્યા છે ડાઇમેનશન કંપાસ ડિવાઇડર્સ સ્કેલ પ્રોટ્રેક્ટર અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને શીટ્સ પર ટેકનિકલ ડ્રોઈંગ કેવી રીતે દોરવું આઇસોમેટ્રિક વ્યૂ માં 2D અને કદાચ 3D ઓબ્જેક્ટ્સ બનાવવાનો પ્રયાસ કરો હવે હવે પછી આપણે કમ્પ્યુટર્સનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશું આ પ્રકારની 3D ઓબ્જેક્ટ્સ અથવા કેવી રીતે 3D પદાર્થોના કટ સેક્સનલ વ્યૂ નું નિર્માણ કરશે તે સાથે પ્રારંભ કરવા માટે આપણે આ કમ્પ્યુટર ગ્રાફિક્સની કેટલીક ઓવરવ્યુ પર ધ્યાન આપીશું તેથી આધુનિક દિવસોની એન્જિનિયરિંગ ડિઝાઇનમાં હંમેશાં 3D ઓબ્જેક્ટ્સ અને 3 ડી સોલિડ મોડેલિંગ શામેલ હોય છે ઉદાહરણ તરીકે અહીં આ વ્યૂ છે પરંતુ સામાન્ય રીતે આપણે તેને શીટ પર બનાવીએ છીએ આપણી ડ્રોઇંગ શીટ્સ કદાચ રાઈટ સાઈડ નો વ્યૂ સાઈડનાં વ્યૂ ટોપ વ્યૂ આપણે બનાવેલ ફ્રન્ટ વ્યૂ કોઈ 3D ઓબ્જેક્ટ 3D માં કેવી દેખાય છે તે કલ્પના કરવાનો પ્રયાસ કરો અને આઇસોમેટ્રિક વ્યૂ માં તેનું રીપ્રેઝન્ટેશન કરવાનો પ્રયાસ કરો આ કોમપ્યુંટેશનલ ગ્રાફિક્સનો ફાયદો એ છે કે તે સરસ લાગે છે અને તે ચોક્કસ ડાઇમેનશન પર કામ કરે છે જે આપણે હંમેશા વાપરી શકીએ છીએ જ્યારે પણ તમે સ્કેચ દોરતા હોવ ત્યાં હંમેશા ઓછી સંખ્યા હોવી જોઈએ જ્યારે કમ્પ્યુટર ગ્રાફિક્સ પર તમારી પાસે ચોક્કસ માહિતી હશે તેમ છતાં ધાટા હળવા રંગો શ્યામ રંગો જેવા શેડવાળા ભાગો આ પ્રકારની વસ્તુઓ આંખોને સરસ નજારો આપે છે વાસ્તવિક પાવર ઓબ્જેક્ટના ચોક્કસ અને અનએમ્બીગીયજ ડીસ્કીપશન વિશે છે અને તે બધી માહિતી આપણે તેને કમ્પ્યુટર પર સ્ટોર કરી શકીએ છીએ 10 વર્ષ પછી પણ જો કોઈ તે માહિતીને ફરીથી મેળવવા માંગે છે તો અમે તેનો ઉપયોગ કરવાની સ્થિતિમાં હોઈશું જ્યારે શીટ્સ દોરવા અને અન્ય વસ્તુઓ જે આપણે મેન્યુઅલી કરીએ છીએ તે તેમની પાસે જીવનકાળ છે અને આગળ જો આપણે તે માહિતી અન્ય લોકો સાથે શેર કરવા માંગીએ છીએ જે સપ્લાય ચેઈન માટે પણ શક્ય છે તેથી એક જગ્યાએ ટેકનિકલ ડ્રોઈંગનો તૈયાર કરવામાં આવશે અને તે વિવિધ ટીમોને પૂરા પાડવામાં આવશે અને સપ્લાય ચેઇનમાં માહિતીને એક સ્થાનથી બીજા સ્થાને ટ્રાન્સફર કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે સામાન્ય રીતે આ કમ્પ્યુટર ગ્રાફિક્સમાં ગ્રાફિક્સનો અસરકારક ઉપયોગ ડિઝાઇન વિચારોના વિઝ્યુલાઇઝેશનના ટુલ તરીકે થાય છે અમે સૌ પ્રથમ 2D શીટ પર દોરવાનો પ્રયત્ન કરીએ છીએ તેનો અર્થઘટન કરીએ છીએ અને ત્યાંથી છેવટે તે 3 ડી ઓબ્જેક્ટ્સ બનાવીએ છીએ આ કમ્પ્યુટર ગ્રાફિક્સનો બીજો ફાયદો એ છે કે જો કોઈ ઝડપથી પ્રોટોટાઇપ તૈયાર કરવા માંગે છે તો આ ડ્રોઈંગનો ઉપયોગ કરવો એકદમ સરળ છે આ દિવસોમાં લોકો 3 ડી સાથે જઇ રહ્યા છે અને એડવાન્સ 4D પ્રિન્ટિંગ જેવું છે 3 ડી પ્રિન્ટિંગમાં જો તમે આ કમ્પ્યુટર ગ્રાફિક્સ સપ્લાય કરી શકો છો તો તે ઓબ્જેક્ટની સંપૂર્ણ ડિઝાઇન મશીન તે પદાર્થને ખૂબ અસરકારક રીતે છાપવા માટે સ્થિતિમાં હશે તેથી જો કોઈ ખૂબ જ ઝડપી પ્રોટોટાઇપ તૈયાર કરવામાં રુચિ ધરાવે છે તો AutoCAD અને સોલિડ વર્ક્સ જેવા લાક્ષણિક સોફ્ટવેર અન્ય સોફ્ટવેર પણ CATIA જેવા છે આ તે છે જેમાંથી કોઈ એક કામમાં આવી શકે છે હમણાં સુધી આપણે 2 ડી ડ્રોઈંગ વિશે શીખ્યા છે મુખ્યત્વે તે 2D ડ્રોઈંગ કાઈનેમેટીકસ ને સમજવામાં અને સર્કિટ એલિમેન્ટની સ્થિતિને તપાસવા અથવા કદાચ બ્લુપ્રિન્ટ્સના પોઇટ માટે મદદરૂપ છે આ ફક્ત સરળ માહિતી આપવા માટેના ડોક્યુમેન્ટેશન છે ડિટેઇલ માહિતી અમે ફક્ત 3D મોડેલિંગ દ્વારા મેળવીશું ખાસ કરીને 3D મોડેલિંગમાં ત્રણ જુદી જુદી વેરાઈટી શામેલ છે એક વાયરફ્રેમ મોડેલ છે બીજી એક સરફેસના મોડેલ છે ત્રીજી એક નક્કર મોડેલ છે પહેલાં આ સોફ્ટવેરને જોઈએ એક ઓવરવ્યુ હંમેશાં અમને આ ટેકનિકલ ડ્રોઈંગના ચોક્કસ કી વર્ડ્સ યાદ રાખવામાં મદદ કરે છે તે હેતુ માટે અમે કમ્પ્યુટર ગ્રાફિક્સની આ ટૂંકી ઓવરવ્યુને જોઈએ વર્કના સરળ એનાલિસિસ માટે પ્રથમ વાયરફ્રેમ મોડેલનો ઉપયોગ ઇનપુટ જીઓમેટ્રિક ડેટા તરીકે થાય છે અહીં બ્રિજનું ડ્રોઈંગ બતાવવામાં આવ્યું છે જો તમે કાળજીપૂર્વક જોશો તો તેમાં ઘણા લાઇન એલિમેન્ટ છે તે વાયરફ્રેમ જેવો દેખાય છે તેથી ઓબ્જેક્ટનું સકેલેટન આપણે તેને હંમેશાં આ વાયરફ્રેમમાંથી મેળવીએ છીએ અને જો કોઈ વ્યક્તિ ઓબ્જેક્ટની રચનામાં રુચિ ધરાવે છે તો આ વાયરફ્રેમ આપવો પડશે ઉદાહરણ તરીકે આ બધી સિવિલ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ એરોસ્પેસ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ કેમિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તેઓ મુખ્યત્વે કંટીન્યુમ મિકેનિક્સ પ્રિન્સિપાલ પર કામ કરે છે ત્યાં એરીયા તાણ તાણ તાપમાન વિશેની માહિતી વર્તમાન અને અન્ય ઘણી વસ્તુઓ વિશેની માહિતી હશે અમે સામાન્ય રીતે એરીયાની જેમ રજૂ કરીએ છીએ તેનો અર્થ એ કે સિસ્ટમના દરેક પોઇન્ટએ અમે તે ચોક્કસ માહિતીને ઓળખવાની સ્થિતિમાં હોઈશું તે હેતુ માટે સામાન્ય રીતે જ્યારે આપણે પ્રોગ્રામો લખતા હોઈએ છીએ અથવા કદાચ પાર્શિયલ ડીફરનશીઅલ ઈક્વેશન હલ કરીએ છીએ ત્યારે તે એસેન્શિયલ ફિઝિક્સ ઇસ્યુ ને સમજવા માટે આપણે વાયરફ્રેમ મોડેલમાં ઓબ્જેક્ટને સપ્લાય કરવો પડશે ઉદાહરણ તરીકે જેમ કે તમારી પાસે સેલ ફોન છે ત્યાં એક ચિપ પ્રોસેસર હોઈ શકે છે તે આસપાસના લોકો સાથે સતત એનર્જી ની આપલે કરે છે તે વધુ ગરમ થઈ શકે છે હવે તેનું તાપમાન વિતરણ શું હોઈ શકે કદાચ તેના પર ત્યાં થોડો બ્રિજ થઈ શકે છે તેથી ચોક્કસ પ્રકારની બાઉન્ડ્રી સ્થિતિઓ છે હવે જો હું આ પ્રકારની સમસ્યાને સમજવા માંગું છું કે મારે શું કરવાનું છે સૌ પ્રથમ બરાબર ચિપ ક્યાં લોકેટ થયેલી છે જ્યાં રેઝિસ્ટર હાજર છે તેના આધારે એન્જિનિયરિંગ ડ્રોઇંગ બનાવો અને તેના પર શામેલ અન્ય કમ્પોનન્ટ શું છે મારે તાપમાન ફીલ્ડની વ્યૂ કઈ પ્રકારની બાઉન્ડ્રીની શરતો લાગુ કરવી પડશે આ પ્રકારની વસ્તુઓ મારે તેને ચોક્કસ ઓબ્જેક્ટ પર બનાવવી પડશે અને તે માહિતી આપણે દરેક પોઇન્ટએ કમ્પ્યુટરને શીખવવાની છે અને તે હેતુ માટે સામાન્ય રીતે આ વાયરફ્રેમ ડિઝાઇન અથવા ડ્રોઇંગ મદદરૂપ થશે અન્ય એક સરફેસ મોડલ છે આ સરફેસના મોડલ નો ઉપયોગ મુખ્યત્વે એરીયાના વિઝ્યુલાઇઝેશન માટે થાય છે અને તે તે ઓબ્જેક્ટની કોઈપણ હિડન લાઈનઓને દૂર કરે છે તમે કોઈ પદાર્થ અથવા સરફેસ પર તાપમાનનું વિતરણ ઈમેજીન કરવા માંગો છો તેના બદલે જો કે અમે વાયરફ્રેમ મોડેલ પ્રદાન કરીએ છીએ જે તે મુદ્દાઓ પરના ઈક્વેશનનું સોલ્યુશન કરે છે પરંતુ તમારી સરફેસની જેવી કે તાપમાન વિતરણના કલરફુલ કન્ટુર અથવા તમે જે જોવા જઈ રહ્યા છો તે ઇલેક્ટ્રોમેગ્નેટિક Field જે આ સરફેસના મોડેલો દ્વારા સરસ અપીઅરલ આપે છે એક તબક્કે સૂક્ષ્મ લેવલે માહિતી ઉપલબ્ધ હોવા છતાં બે પોઇન્ટઓ સેંકડો પોઇન્ટ હોઈ શકે છે પરંતુ ત્યાં એક પુનર્નિર્માણ થવું જોઈએ જે પોઇન્ટએથી બનવું જોઈએ તેથી કોઈપણ સરફેસના મોડેલિંગની વિભાવનામાં આ પ્રકારની માહિતીને અલગ પાડવાથી અલગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે આ કાર બોડી આ આપણે જે પણ જોઈ રહ્યા છીએ તે આંખોને સરસ લાગે છે પરંતુ કલર કોન્ટ્રાસ્ટ અથવા તે પદાર્થની કર્વેચર વિશેની આવશ્યક માહિતી છે આ પ્રકારની વસ્તુઓ દેશક્રિટ ઇન્ફોર્મેશન પર ઉપલબ્ધ છે તે વિશિષ્ટ માહિતીનો ઉપયોગ કરીને અમે રેન્ડરિંગ તકનીકો સાથે જઈએ છીએ એક સરસ અપીલ કરેલી ઓબ્જેક્ટ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ તે પ્રકારની પ્રક્રિયા જેને આપણે સરફેસ મોડેલિંગ કહીએ છીએ અને આ સરફેસના મોડેલો માટે તેમની પાસે કોઈ જાડાઈ નથી તેઓ જાડાઈમાં અનંત નાના હોય છે તેમની લંબાઈ પહોળાઈ ઉંચાઇ આ પ્રકારની બાબતો મહત્વપૂર્ણ છે પરંતુ જાડાઈ નથી જો અમારી પાસે આવી પ્રકારની ઓબ્જેક્ટ્હોય તો અમે સરફેસને યાદ કરીએ છીએ અમે તેને સરફેસના મ મોડેલિંગની મદદથી બાંધીએ છીએ ત્યાં અમુક વસ્તુઓ છે જ્યાં જાડાઈ અને અન્ય ડાઇમેનશન પણ મહત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે ત્યાં ગેસ ટર્બાઇન જેટ એન્જિન માટે હોઈ શકે છે તમારી પાસે ટર્બાઇન બ્લેડ કોમ્પ્રેશર્સ અને નોઝલ ફેન અને અન્ય પ્રકારની વસ્તુઓ છે કેટલાક ભાગો ફેન બ્લેડ જેવા સરફેસના હોય છે જેમાં 0 જાડાઈ હોય છે પરંતુ તેમાંના કેટલાકને નોઝલ હોય છે અને કદાચ તે ઓબ્જેક્ટનો શાફ્ટ આ 3D વસ્તુઓ છે તેથી જો આપણે આ પ્રકારની વસ્તુઓ પ્રોવાઇડ કરવા જઈ રહ્યા છીએ તો ડિટેઇલ વ્યૂ જેને આપણે સોલિડ મોડલ હીએ છીએ જોકે બધા 3D છે કમ્પ્યુટર ગ્રાફિક્સના રીપ્રેઝન્ટેશન ની વ્યૂ તેમને વાયરફ્રેમ મોડેલ્સ સરફેસના મોડલ અને સોલિડ મોડેલ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે જો તમે સોલિડ મોડલ સાથે જઈ રહ્યા છો તો તે મોટી અથવા વિશાળ કમ્પ્યુટર મેમરીની જરૂર છે તમારે આ બધા પોઇન્ટઓ પર માહિતી સ્ટોર કરવાની છે સરફેસ વાયરફ્રેમ અને સોલિડ મોડેલ્સની વચ્ચે છે તેથી ચાલો આપણે આ વાયરફ્રેમ મોડેલો વિશે વિગતવાર જોઈએ સામાન્ય રીતે કોઈપણ 3D ઓબ્જેક્ટ જો આપણે તેને વાયરફ્રેમ્સ દ્વારા કનેક્ટ કરીશું તેનો અર્થ એ કે આપણે વર્ટિકલ જેવી કંઈક અને એજ જેવી કંઈક ઓળખવા જઈશું ઉદાહરણ તરીકે જો હું ક્યુબ નું રીપ્રેઝન્ટેશન કરવા માગું છું ક્યુબઇડ વાયરફ્રેમ મોડેલમાં મને જે જોઈએ છે તે વર્ટિટાઈશીસ જેવું કંઈક છે આ વર્ટિટાઈશીસ છે અને અમને ડેટાની રચનાઓ જેવી કેટલીક વધુ માહિતીની જરૂર છે જે આ કનેક્ટેડ લિંક્ડ છે જો આપણે તે માહિતી જાણીએ છીએ તો અમે આ એજ એજ દ્વારા કનેક્ટેડ હોવા જોઈએ તેવું આ બંનેનું રીપ્રેઝન્ટેશન કરવાની સ્થિતિમાં હોઈશું આ તે એજ દ્વારા જોડાયેલ હોવાનું માનવામાં આવે છે આ તે એજ દ્વારા જોડાયેલ છે અને આગળ તેથી ત્યાં એક યોગ્ય ડેટા મેનેજમેન્ટ છે જેની સાથે તે કરવાનું છે તેથી વાયરફ્રેમ મોડેલમાં અમે આ પ્રકારની હિડન રેખાઓ બતાવતા નથી પરંતુ તેમાં વર્ટિટાઈશીસ અને આ એજ શામેલ છે કોઈપણ 3D ઓબ્જેક્ટ અમે રજૂ કરવા માંગીએ છીએ આ તે મીનીમમ માહિતી છે જેને આપણે તેને કનેક્ટ કરવા માટે જોઈએ છે હવે જો આપણે આ નોડ વર્ટિટાઈશીસ એજ અને અન્ય પ્રકારની ગોઠવણીને શોધી કાઢવાની બાબતમાં સાવચેતી ન રાખીએ તો સમાન પોઇન્ટઓ મિસલડિંગ માહિતી પણ આપી શકે છે જો આપણે આ માહિતીને કાળજીપૂર્વક કનેક્ટ કરવાની સ્થિતિમાં ન હોઈએ તો આ એક ત્યાં જાય છે આ એક ત્યાં આવે છે આ એક આવે છે અને તે એક કોમ્પ્લિકેટેડ ડ્રોઈંગ હશે જે આપણી પાસે હશે જેનું ઓબ્ઝર્વ પણ કરવામાં આવશે તેથી જ્યારે આપણે વાયરફ્રેમ મોડેલોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આ વર્ટિટાઈશીસ તેમની લિંક્સને ગોઠવણી કરે છે હાઈરારકી કાળજીપૂર્વક પાલન કરવું પડશે સામાન્ય રીતે આ વાયરફ્રેમ મોડેલોમાં કદ અને ઓરીઅનટેડકરણ જેવા પ્લેન પરની માહિતી હોય છે સરફેસ 40 ડિગ્રી 50 ડિગ્રી અને તેથી વધુ દ્વારા ઓરીઅનટેડ છે અને આ બધી માહિતી એજ ના સેટ થી સંબંધિત છે તેથી આપણી પાસે હંમેશા એજ હોય છે આ જેવું કંઈક એક એજ છે બીજી એજ છે અને આ એક બીજી એજ છે અને આ રીતે છે તેથી એજ નો સમૂહ હંમેશા ત્યાં હોય છે અને આ એજ સામાન્ય રીતે એકબીજા સાથે છેદે છે જેથી તેને 3D ઓબ્જેક્ટ બનાવવામાં આવે અને સામાન્ય રીતે તે જરૂરી નથી કે આપણે આ વર્ટિટાઈશીસને ફક્ત લાઈન ઓ દ્વારા જોડવું જોઈએ તે કવ દ્વારા પણ જોડાઈ શકે છે અહીં આપણી પાસે આવા ઉદાહરણ સિલિન્ડર છે જો આ તે મુદ્દા છે જે આપણે એજ તરીકે ડીફાઈન કરી રહ્યા છીએ તો પછી આપણે આર્ક્સ દ્વારા પણ બનાવી શકીએ છીએ જો હું સમાન પ્રકારની ઓબ્જેક્ટ નું પુનરાવર્તન કરું તો કદાચ હું 3D આકાર બનાવવાની સ્થિતિમાં હોઉં ઉદાહરણ તરીકે જો હું કંઈક ખૂબ લાંબી પાઇપ જેવું ઇચ્છું છું તો પછી અમારી પાસે તે પ્રકારના નળાકાર એલિમેન્ટ હશે જે ઘણા કનેક્ટેડ લાઇન દ્વારા લાઇન કરે છે જો અમારી પાસે પાઇપ બેન્ડ છે તો પછી ફરીથી તે સિલિન્ડર ભાગોનો અમુક ભાગ અન્ય પ્રકારની કરવ અને આર્ક્સ દ્વારા કેટલીક વસ્તુઓ અમે તેને કનેક્ટ કરવાની સ્થિતિમાં હોઈશું એકંદરે વાયરફ્રેમ મોડેલમાં હંમેશા વર્ટિટાઈશીસના કોર્ડીનેટડેડ વેલ્યુ હોય છે અને ખાસ એજ સાથે જોડાયેલા વર્ટિટાઈશીસ શું છે અને શું આ કિનારીઓમાંથી કોઈ ફેસ બને છે આ સૌથી મહત્વપૂર્ણ માહિતી છે હવે જ્યારે આપણે આ એજ જોઈ રહ્યા હોઈએ છીએ ત્યારે કોઈએ કાળજીપૂર્વક ડેટાબેઝ સ્ટ્રક્ચર્સ બનાવવાનું છે ત્યાં વિવિધ પ્રકારનાં ઓપરેશન અથવા કોમ્બિનેશન છે જેનો ઉપયોગ કોઈ કરી શકે છે તેમાંથી એક રિલેશનલ ઓપરેટર્સ છે જ્યાં સેટ ઓફ લીસ્ટ અને ભૂલોનો અમે તેનો સંગ્રહ કરવા માટે ઉપયોગ કરીશું વર્ટિટાઈશીસ લીસ્ટ શું છે તેવું કંઈક V 1 V 2 V 3 V 4 જેવા કંઈક હશે અને પછી એજ લીસ્ટ વિશે કંઈક તે વર્ટિટાઈશીસ શું છે તેથી તે એક એજ બનાવે છે જો કે અહીં આ 0 0 1 0 0 0 1 0 0 0 1 તે ક્યુબઇડ રચતું હશે તેને કમ્પ્યુટર પર શીખવવા માટે આપણે ફક્ત તે વર્ટિટાઈશીસની માહિતી જ નહીં પણ માહિતીને સ્ટોર કરવાની છે જે એકબીજા સાથે જોડાયેલ છે તેથી અહીં ચાર વર્ટિટાઈશીસ માટે આપણી પાસે 1 2 3 4 5 6 કોમ્બિનેશનનો જેવું કોમ્બિનેશન છે આપણે 4 માંથી 2 જોડી વચ્ચેનું જોડાણ છે જે આપણે બનાવવું છે આ તે રીતે છે જે આપણે તેને કમ્પ્યુટર પર શીખવીએ છીએ અથવા તેને સ્ટોર કરીએ છીએ કે તે તે ચોક્કસ ક્યુબઇડનું છે એ જ રીતે ત્યાં ટી ની રચનાઓ હશે જેને કોઈએ કેરફૂલ રહેવું જોઈએ કંઈક એવું છે જે ઓબ્જેક્ટ શું છે કઈ સરફેસ જોડાયેલ છે અને દરેક સરફેસ કેટલી એજ છે અને તે એજઓ જે વર્ટિટાઈશીસ છે અને તે વર્ટિટાઈશીસમાં x y માહિતી શું છે તેથી એક વિગતવાર વંશવેલો સ્ટ્રક્ચર ની સાથે જવું પડશે તેથી ત્યાં તમારી મૂળભૂત પ્રોગ્રામિંગની ઈમેજીનેશન ડ્રોઈંગમાં આવે છે આ પોઇન્ટઓને કનેક્ટ કરવા માટે કેટલીકવાર ક્લાસ નિર્ધારિત કરવો એ પણ ઉપયોગી ખ્યાલ છે અને જ્યારે તમે આ પોઇન્ટને કનેક્ટ કરી રહ્યા હોવ ત્યારે નેટવર્ક પણ શામેલ થશે ઉદાહરણ તરીકે ડેટા પોઇંટર્સ નેચરલ રીતે ડ્રોઈંગમાં આવે છે જે સરફેસની જેમ કંઈક હોય છે જેની એજ E 1 E 4 E 6 તેથી E 1 બનાવવા માટે તમે કદાચ 1 અને 2 પોઇન્ટનો ઉપયોગ કરી શકો છો તેથી આ નેચરલ રીતે પોઇંટ વેરિયેબલ તરીકે જોડાયેલા છે સામાન્ય રીતે દરેક વર્ટિટાઈશીસમાં 3 કોઓર્ડિનેટ્સ એક્સ વાય ઝેડ હોય છે અને દરેક એજ બે વર્ટિટાઈશીસ દ્વારા સીમાંકિત થાય છે જો હું એજ જેવું કંઈક કહી રહ્યો છું બંને છેડે આ વર્ટિટાઈશીસ હોવાનું માનવામાં આવે છે અને સામાન્ય રીતે ઓછામાં ઓછા 3 એજ દરેક વર્ટિટાઈશીસ પર છેદે છે કંઈક જેમ કે હું કહું છું કે આ વર્ટિટાઈશીસ છે કદાચ એક એજ હોઈ શકે છે બીજી એજ આવી રહી છે બીજી એજ જઈ રહી છે તે રીતે નેટવર્ક બનાવવામાં આવશે ફેસ જેવી કંઇક વ્યાખ્યાયિત કરવા માટે પણ તમારે 3 એજ ની જરૂર હોય છે ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે ત્રિકોણાકાર ફેસ છે આ પહેલો એજ 2 જી એજ 3 જી એજ છે કદાચ વર્ટિટાઈશીસ વી 1 વી 2 અને વી 3 છે જેમ મેં કહ્યું હતું કે આ વાયરફ્રેમ મોડેલો એ 3D ઓબ્જેક્ટનું લો ડાઇમેનશન છે આ કોઈ ઓબ્જેક્ટનું રીપ્રેઝન્ટેશન કરી શકે તે એક સરળ રીત છે તેના ફાયદાઓ જેવા છે કે જ્યારે તમે જીઓમેટ્રિક લોડ કરી રહ્યા હોવ અથવા કદાચ જીઓમેટ્રિકનું એનાલિસિસ કરી રહ્યા હોવ અથવા કદાચ જીઓમેટ્રિક પછીની પ્રક્રિયા ફક્ત તમારી શરતોમાં જ નહીં પણ એન્જિનિયરિંગ ડિઝાઇન પર્સપએક્ટિવમાટે ઉપયોગી છે આ વાયરફ્રેમ મોડેલો તેને કમ્પ્યુટર પર લોડ કરવા અને મેમરીને સાફ કરવા માટે સરળ છે તેઓ ઝડપથી અને અસરકારક રીતે માહિતી આપી શકે છે અને આપણી પાસે મલ્ટીપલ ન્યુ હશે જે આપણે સરળતાથી બનાવી શકીએ છીએ કોઈપણ લાઈનઓ જેને આપણે જોઈ રહ્યા છીએ તે સરફેસના ઈન્ટરસેકશન તરીકે માનવામાં આવે છે એનો અર્થ એ કે આપણી પાસે સરફેસ સાથે જોડેલી છે તે વિશે એક વિચાર છે પદાર્થોની રચના જેવા કોઈપણ સતત એનાલિસિસ માટે એન્જિનિયરિંગ મર્યાદિત એલિમેન્ટ એનાલિસિસમાં જેને આપણે કહીએ છીએ તે એક finite એલિમેન્ટ એનાલીસીસ છે આ વાયરફ્રેમ મોડેલો ડેટા એનાલિસિસ કરવાનું શરૂઆતનું પગલું છે આ દિવસોમાં પણ લોકો કમ્પ્યુટર કંટ્રોલ મશીનો સીએનસી મશીનોનો ઉપયોગ કરે છે આ પ્રકારના મશીનો કે જેના માટે કોઈ આ વાયર મોડેલ્સની માહિતીને સીધા જ સપ્લાય કરી શકે છે તેથી કરવ અને અન્ય વસ્તુઓ જેવી જરૂરી કામગીરી સરળતાથી રચના કરી શકાય છે કોઈપણ હાયર ઓર્ડર મોડેલ્સ જે આપણે બનાવવા માંગીએ છીએ તે વાયરફ્રેમ એ મૂળ પગલું છે તેમના કેટલાક ગેરફાયદા પણ છે જો આપણે આ લીસ્ટથી સાવચેત ન રહીએ કે જે એજ જોડાયેલ છે તો તે ઓળખવું સરળ નથી કે આપણે કયા પ્રકારનાં 3 ડી ઓબ્જેક્ટ જોઈએ છીએ ઉદાહરણ તરીકે ચાલો આ જોઈએ આપણી પાસે આ વર્ટિટાઈશીસ છે જો ફક્ત આ ડેટા પોઇન્ટ વર્ટિટાઈશીસ ઉપલબ્ધ છે અને ત્યાં વર્ટિટાઈશીસની વ્યૂ મેળ ખાતી નથી જે એજ ની જેમ જોડાયેલ છે પછી ઓબ્જેક્ટને તે રીતે રજૂ કરવામાં આવી શકે છે તે તે રીતે પણ રજૂ થઈ શકે છે અને તે તે રીતે અથવા અન્ય કોઈપણ ઓબ્જેક્ટને પણ રજૂ કરી શકાય છે જે અવલોકન કરી શકાય છે તેથી વાયરફ્રેમ મોડલ્સનો ઉપયોગ કરવાની બાબતમાં કોઈએ સાવચેત રહેવું જોઈએ તેથી સરફેસના નિર્માણની બાબતમાં હંમેશાં અસ્પષ્ટતા રહે છે અને તે ઓબ્જેક્ટના વોલ્યુમો અને સરફેસ વિશે કંઈપણ વ્યાખ્યાયિત કરતું નથી

સામાન્ય રીતે અસ્પષ્ટતાનું અનુમાન લગાવવું મુશ્કેલ છે અથવા અર્થઘટન કરવું મુશ્કેલ છે અને તેમની પાસે ગણતરીની માહિતીને નક્કી કરવાની કોઈ ક્ષમતા નથી જેમ કે બે ફેર અથવા સેક્શન મોડલ વચ્ચે સેક્શનની લાઈન જ્યારે તમારી પાસે બે ત્રણ મોડેલ્સ છે જે એકબીજા સાથે છેદે છે તેઓ રજૂ કરે છે આ કરવ કોન્ટેક થોડો મુશ્કેલ બની જાય છે હવે આપણે અન્ય ઓબ્જેક્ટ સરફેસ મોડેલ જોઈશું તેથી આપણે ત્યાં ત્રણ જાતો છે તે વિશે શીખ્યા એક વાયરફ્રેમ મોડેલ સરફેસના Vઅને નક્કર નમૂનાઓ તેથી હવે અમે આ સરફેસના મોડલ માટે જઈ રહ્યા છીએ સરફેસના મોડેલલ ઓબ્જેક્ટની સ્કિન્સને રજૂ કરે છે આ સ્કિન્સની જાડાઈ અથવા સામગ્રી હોતી નથી અને સામાન્ય રીતે આ સરફેસ આપણે તેને ગાણિતિક વર્કો દ્વારા વ્યાખ્યાયિત કરીએ છીએ સરફેસ તરીકે કંઈક વ્યાખ્યાયિત કરવા માટે આપણે પેરામેટ્રિક વિવિધતાનો ઉપયોગ કરીએ છીએ અને આ સરફેસના મોડેલો વાયરફ્રેમ મોડેલ્સમાં હાજર કોઈપણ અસ્પષ્ટતા અથવા અ વિશિષ્ટતાને છુપાવીને લાઈનઓ છુપાવીને દૂર કરે છે અને વધુ સારી વિઝ્યુલાઇઝેશન અને વિઝ્યુલાઇઝેશન અને રેન્ડરિંગ ફક્ત સરફેસના મોડેલ પર જ શક્ય છે અને આ નેટવર્કમાં ઓબ્જેક્ટ વધુ વાસ્તવિક લાગે છે ઉદાહરણ તરીકે ઘાટ ડિઝાઇનની જેમ ડાઇ ડિઝાઇન આ પ્રકારની વસ્તુઓ આ સરફેસના મોડેલો દ્વારા સરળતાથી બનાવી શકાય છે જકોમ્પ્લેક્સ ફ્રી ફોર્મ સરફેસ જેવી કે શિપ હલ્સ પ્લેન ફ્યુઝલેજ અને કાર બોડીઝ આપણે આ સરફેસના મોડેલો વાપરી શકીએ છીએ અને રફનેસ રંગ પરાવર્તકતા વિશે કંઈપણ આપણે તેને સરફેસના મોડેલો પર સરળતાથી અસાઇન કરી શકીએ છીએ વાયર મોડેલોની આ વિભાવના 1900 ની આસપાસ આવી હતી જ્યારે લોકો મર્યાદિત વિવેકબુદ્ધિને જોવા અને સરફેસને રજૂ કરે છે સરફેસને જોડે છે તે સમજવાનો પ્રયાસ કરે છે લોકોને ફરીથી રીકેપિક્ચર કરવા માટે વાયરફ્રેમ્સ જેવા આ પોઇન્ટઓ સાથે જતા હતા પછી 1930 40 ની આસપાસના લોકોએ સરફેસના નમૂનાઓ નામના કંઇક તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું કારણ કે તેઓ ડ્રેગ જાણવામાં પદાર્થો ઉપર ઉતારવામાં વધુ રસ ધરાવતા હોય છે ઉદાહરણ તરીકે અહીં આપણે પ્લેન બતાવી રહ્યા છીએ સરફેસ શું હોવી જોઈએ હંમેશાં ઇન્ટર્નલ હોવાને કારણે જૂના દિવસોનું પ્લેન હંમેશાં ઇન્ટર્નલ સ્ટ્રક્ચર રાખતું હોય છે તેના પર તમે તેને સરફેસથી કવર કરશો હવે તે સરફેસને તે પ્લેન પર કેવી રીતે ચાલુ કરવું જોઈએ તેવું કે કોઈને તે પદાર્થ પર ઓછા ખેંચાણ અને વધુ લિફ્ટ કરવામાં આવશે કારણ કે અગાઉનું બાંધકામ લાક્ષણિક સંયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવા પર ન હતું તેથી તેઓએ ઓબ્જેક્ટને સરસ રીતે ડીફોર્મ કરવું પડશે અને તે આંતરિક હાડપિંજર સંરચના દ્વારા સમર્થિત હોવાનું માનવામાં આવે છે તેથી આ પ્રકારની પ્રક્રિયાને વિકૃત કરવા માટે સરફેસને લગતી માહિતીની આવશ્યકતા છે અને તે સરફેસની સમગ્ર મોડેલિંગની કલ્પના તે દિવસોમાં 1940 ના દાયકામાં આવી હતી અને પેરામેટ્રિક ભિન્નતાનો ઉપયોગ કરીને તેઓએ જે રીતે વિકાસ કર્યો ખાસ કરીને સરફેસના કૂન્સ માર્ગ દ્વારા કર્યો જે આપણે પછીના વર્ગો વિશે શીખીશું બેઝીઅર સરફેસ સ્પ્લિન સરફેસ જેવા વિવિધ પ્રકારની સરફેસ છે અને કેટલાક અર્થમાં સરફેસના સેક્શન વ્યૂ અસ્પષ્ટતાને આ કુન સરફેસ દ્વારા દૂર કરવામાં આવશે તેથી જ્યાં આપણે કરવ વિશેના પેરામેટ્રિક માહિતીનો ઉપયોગ કરીશું તેનો અર્થ એ કે ત્યાં કરવ હોઈ શકે છે ત્યાં બીજી કરવ છે ત્યાં બીજી કરવ છે ત્યાં બીજી કરવ છે સરફેસ જેવા કંઈકને રજૂ કરવા આ કરવમાં કેવી રીતે જોડાવું આ આખી સરફેસના મોડેલિંગ એ પેરામેટ્રિક વિવિધતામાં વર્કરત છે ખાસ કરીને આ પ્રકારની સરફેસના મોડેલિંગનો ઉપયોગ બુલેટ જેવા શેલો માટે થાય છે જે તમે તેને તે શેલ બાહ્ય શેલો અથવા ગુંબજો પર જુઓ છો જે તે પ્રકારની વસ્તુઓ છે કાર બોડી પેનલ્સ એરક્રાફ્ટ ફ્યુઝલેજ કદાચ ફેન બ્લેડ ટ્વિસ્ટેડ ફેન બ્લેડ અને કદાચ વિન્ડ ટર્બાઇન બ્લેડ માં ઉપયોગ થાય છે આ પ્રકારની વસ્તુઓ સરફેસ પર આવી છે જટિલ સરફેસ છે તે પ્રકારની ચીજો કેવી રીતે બનાવવી તે માટે સરફેસના મોડલિંગના ખ્યાલની જરૂર છે અને તેઓ શિપબિલ્ડિંગની વ્યૂ વ્યાપક છે અને અન્ય એક જૂતા ઉદ્યોગો પણ ખૂબ લોકપ્રિય છે જો તમે મિકેનિકલ ઉદ્યોગો તરફ નજર કરી રહ્યા છો તો ફોર્જિંગ અને કાસ્ટિંગ કામગીરીમાં સામાન્ય રીતે આ સરફેસના મોડેલિંગ સિદ્ધાંતો શામેલ હોય છે અમે લોકપ્રિય શબ્દ CAD નામનો ઉપયોગ કરીએ છીએ કમ્પ્યુટર એડેડ ડ્રાફ્ટિંગ અને કમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગ આ પ્રકારની વિભાવનાઓને સરફેસ બાંધકામની જરૂર છે ત્યાં કમ્પ્યુટર પેકેજો છે જે તેના નિર્માણ માટે ઉપલબ્ધ છે અને આપણે તે શીખીશું કે આ સોફ્ટવેર તે સ સોફ્ટવેરની બેગ્રાઉન્ડ કેવી રીતે વર્ક કરે છે તેથી પ્રથમ કરવના નિર્માણથી શરૂ થાય છે જેને આપણે સ્પ્લિન કહીએ છીએ જેમાંથી 3 ડી સરફેસ પછી અધીરા અથવા ગડબડ થઈ જાય છે કંઈક એવું જો મારે કોઈ વાસણ બનાવવું હોય તો જરૂરી માહિતી મને કરવ જેવી છે અને હું હોઈશ એક અક્ષ જેવી કંઈક આવશ્યકતા જો હું આ આખી પટ્ટીને આની આસપાસ ફેરવીશ તો હું કપ બાંધવાની સ્થિતિમાં આવીશ તે એક સરફેસ છે જે આપણે તેને બનાવવા માંગીએ છીએ 0 જાડાઈ છે તેથી આ પ્રકારની સ્પિલેટ્સનો ઉપયોગ કરીને કોઈ પણ તેને બાંધવાની સ્થિતિમાં હશે તેથી એક કમ્પ્યુટર પ્રોગ્રામ હશે જ્યાં આપણે પોઇન્ટ્સના આધારે વ્યાખ્યાયિત કરીશું તેથી અમે જે સોફ્ટવેર શીખવા જઈ રહ્યા છીએ તે છે જ્યારે તમે સ્ક્રીનને સ્પર્શ કરવા જઇ રહ્યા હો અથવા કદાચ તે પોઇન્ટને ક્લિક કરો ત્યારે તમારું આગળનો એન્ડ તે માહિતી લે છે અને તે પ્રોગ્રામિંગના તમારા પાછલા છેડે મોકલો તે એજ લે છે વર્ટિટાઈશીસ કરે છે તેને જોડે છે સપાલાઈન જેવું કંઈક ફિટ કરે છે પછી તે તમને કઈ એજ ફેરવવા માંગે છે તે વિશેની માહિતી પૂછે છે તમને તે મુદ્દાઓ માટે પૂછશે તમે તે પસંદ કરો છો પછી તે આ પદાર્થોને ફરે છે અને બનાવે છે તેથી ત્યાં ઘણી માહિતી હશે જેની બેગ્રાઉન્ડ અને આગળના અંતમાં આપણે આગળનાં વર્ગોમાં શું શીખવા જઈશું બીજી પદ્ધતિ સરફેસના પોલ અને કંટ્રોલ પોઇન્ટઓની હેરફેર દ્વારા સીધી સરફેસનું બાંધકામ છે ખાસ કરીને સરફેસને પ્લાનર સરફેસમાં કેટેગરીઝ કરવામાં આવે છે બીજી એક નળાકાર અથવા શંકુ સરફેસ અને શિલ્પયુક્ત સરફેસ છે જેને આપણે કહીએ છીએ જો તે પ્લાનર સરફેસ છે તો પાછળનો અંત તે કેવી રીતે વર્ક કરે છે પ્લેન સરફેસ જે ત્રણ પોઇન્ટઓમાંથી પસાર થાય છે P 0 P 1 P 2 આપવામાં આવે છે જ્યારે તમે કમ્પ્યુટર પર સરફેસ બાંધતા હો ત્યારે કદાચ આપણે પોઇન્ટ પી 1 પી 2 પી 3 આપવાના હોઈ શકે એક્સ વાય ઝેડ કોઓર્ડિનેટ્સ કાં તો આપણે તેને સ્ક્રીન ટચનો ઉપયોગ કરીને ટાઇપ કરીએ છીએ અથવા કદાચ તે સરફેસ પર માઉસ ક્લિક કરીને જ્યાં આપણે એક્સ વાય ઝેડ માહિતી આપીશું એકવાર અમારી પાસે તે એક્સ વાય ઝેડ માહિતી છે તે બેગ્રાઉન્ડ પર પેરામેટ્રિક વિવિધતા પી યુ વીનું નિર્માણ કરશે પ્રથમ પોઇન્ટ પી 0 બીજો પોઇન્ટ પી 1 અને ત્રીજો પોઇન્ટ પી 2 ની માહિતીનો ઉપયોગ કરીને તે સરફેસ પરના કોઈપણ પોઇન્ટને ઇન્ટરપોલેટેડ કરી શકાય છે કારણ કે આપણે આ વર્ટિટાઈશીસથી સરફેસ બનાવવા માંગીએ છીએ તેથી એકવાર વર્ટિટાઈશીસ ન થઈ જાય તે સરફેસ જે આ ત્રણ પોઇન્ટઓમાંથી પસાર થાય છે તે આવા પ્રકારના પેરામેટ્રિક વિવિધતાનો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને અમે ગમશે કારણ કે તે સરફેસ છે જે કદાચ તેમાં કરવવાળા આકારની હોય તેથી સામાન્ય વેક્ટર પણ મહત્વપૂર્ણ છે તે સરફેસનો પ્લાનર હોઈ શકે છે તે સરફેસનો ભાગ થોડો વક્ર હોઈ શકે છે અથવા તે સરફેસનું લક્ષ્ય આપણને પણ જોઈએ છે તેથી સરફેસની સામાન્ય પણ જે આપણને જરૂરી હોય છે પરંતુ આપણી પાસે ફક્ત ત્રણ મુદ્દા વિશેની માહિતી છે આપણને સરફેસ વિશે સંપૂર્ણ માહિતી નથી હોતી જેનો અમારો હેતુ અથવા બાંધકામ કરવામાં રસ છે તેથી તે કિસ્સામાં અમે ફરીથી પી 1 પી 0 ની વ્યૂ સામાન્ય વેક્ટરનો ઉપયોગ કરીએ છીએ પી 2 પી 0 પોઇન્ટ સાથે ક્રોસ પ્રોડક્ટ લેતા એ જ રીતે P 1 P 0 P 2 P 0 ક્રોસ પ્રોડક્ટ્સ જે આપણે બનાવીશું તેનો ઉપયોગ કરીને અમે જે કલર મેપિંગના આધારે આપણે નોર્મલ કરીશું તેના આધારે કલર મેપિંગ કરી બરાબર કરીશું અને આગામી વર્ગોમાં અમે સરફેસના મોડલ અને વિવિધ પ્રકારની લાઇનો સરફેસ વિશે વધુ શીખીશું ખુબ ખુબ આભાર